આ લેક્ચરમાં આપનું સ્વાગત છે આપણે એન્ટેનાનો બીજો પ્રકાર જોશું વાયર એન્ટેના જેને ફોલ્ડ ડાઈપોલ કહે છે આપણે ડાઈપોલ એન્ટેના જોયું છે અને રેઝનન્ટ ડાઈપોલમાં 73 Ω રેઝીસ્ટન્સ હોય તો જો આપણે 50 Ω અથવા 75 Ω રેઝીસ્ટન્સની કોક્સિયલ કેબલનો ઉપયોગ કરીએ છી તો તમે મેચિંગ સર્કિટ મેળવી શકો છો અને સારી મેચ મેળવી શકો છો પરંતુ કોક્સિયલ કેબલનો ઉપયોગ પ્રયોગશાળાઓમાં થાય છે પરંતુ ટીવી ના માણસોમાં નહીં તમે ટીવી ઉદ્યોગમાં તેનો ઉપયોગ નહીં જુવો કારણ કે તે ખૂબ મોંઘું છે હવે તેના બદલે તેઓ બે વાયર લાઇન ટ્વિસ્ટેડ લાઇનનો ઉપયોગ કરે છે ખરેખર આજકાલ તમે જોઈ શકતા નથી કારણ કે આ એક કેબલ જેવી વસ્તુ છે કારણ કે તે વધુ ઉંચી આવૃત્તિની વસ્તુઓ છે તો તેઓ વપરાશ નથી કરતા પરંતુ પહેલાના દિવસોમાં જ્યારે દરેક પાસે એન્ટેના હોય ત્યારે તે એવું હતું કે વપરાશકર્તા ને હંમેશાં કોઅક્સિયલ કેબલ પરવડી શકે નહીં તો ત્યાં ટ્વિસ્ટેડ લાઇન હતી તેનો અર્થ એ છે કે ઇન્ટરફીઅરંસ interferenceદખલગીરી ઘટાડવા માટે બે લાઈનો વળે છે અને તે પછી શિલ્ડ હોય તો મૂળભૂત રીતે તે એક બે વાયર વાળી ટ્રાન્સમિશન લાઇન હતી હવે બે વાયરની ટ્રાન્સમિશન લાઇન જો તમે 50 Ω અથવા 75 Ω અથવા તો 100 Ω રેઝીસ્ટન્સ બનાવવા માંગતા હો તો પછી ગેપ નાના થાય છે તો ફેબ્રિકેશન મુશ્કેલ છે સામાન્ય દિવસની વસ્તુ સાપેક્ષે તો જ ટીવી વાળા લોકો સામાન્ય રીતે ટ્વિસ્ટેડ જોડની લાઇનનો ઉપયોગ કરે છે જે રેઝીસ્ટન્સ 300 Ω હોય છે જેને ખરેખર તમે બે ઇનલેટ ટ્રાન્સમિશન લાઇન તરીકે કહો છો ખરેખર તે બે વાયરનો જુદા જુદા ભાગ છે જે સામાન્ય રીતે 516 ઇંચ હોય છે અને સપોર્ટ અને અંતર માટે કોઈ નુકસાન વગરનું પ્લાસ્ટિક મટીરિઅલ તેમાં એમ્બેડેડ embeddedજડિત હોય છે તો જ તેઓ આ માટે ઉપયોગ કરે છે અને તેમાં 300 Ω નો કરેકટરીસ્ટીક characteristicલાક્ષણિક રેઝીસ્ટન્સ છે તો આ 300 Ω જો તમે કોઈ ડાઈપોલ સાથે મેચ કરવા માંગતા હોવ કે જે સમસ્યા હતી તો ત્યાં એક સારી ઇનોવેટીવ innovativeનવીન રચના હતી જે ખરેખર આ ડાઈપોલના બદલે તમને લાગે છે કે તમે ત્રિજ્યા a ના ખૂબ પાતળા વાયર લો છો અને તેને ચોરસ લૂપમાં ફોલ્ડ કરો છો તેને ફોલ્ડેડ ડાઈપોલ એન્ટેના કહેવામાં આવે છે તો લંબાઈ l છે પાતળી લૂપ્સ આ એક લંબચોરસ લૂપ છે તો આંટીઓ તે શું છે લૂપ્સની પહોળાઈ તમે કહી શકો છો તે S કહેવામાં આવે છે એક વસ્તુ એ કે S લેમ્બડા નોટ કરતા ઘણી ઓછી હોવી જોઈએ અને સામાન્ય રીતે તે 0 05 લેમ્બડા નોટ કરતા ઓછી હોવી જોઈએ તો તેનો અર્થ છે કે તે તદ્દન નાની હોવી જોઈએ નહીં તો ત્યાં અસર વર્તાશે હશે નહીં તે બે વાયરવાળા એન્ટેના વગેરે જેવી હશે તો જો તમે તેની ખૂબ નાની લૂપ લો છો તો પછી રેઝીસ્ટન્સ નજીકમાં કંઈક 300 Ω નજીક આવે છે હવેઆ વસ્તુ કેવી રીતે થાય છે તે જોશું ખરેખર તમે અહીં જુઓ કે આપણે શું કરી રહ્યા છીએ કે નિશ્ચિતરૂપે આ એક ડાઈપોલ છે પરંતુ અહીં ફરીથી આપણે તેને વસ્તુઓની ટ્રાન્સમિશન લાઇન તરીકે બનાવી રહ્યા છીએ તો આ ફોલ્ડેડ ડાઈપોલને એનાલાઈઝ analyzeવિશ્લેષણ કરી શકાય છે તે ધ્યાનમાં લઈને કે તે કેટલુક ડાઈપોલ એન્ટેનામાં અને ટ્રાન્સમિશન લાઇનમાં છે તો આપણને તે ઇનપુટ રેઝીસ્ટન્સ શોધવામાં રસ છે તેનો અર્થ એ કે જ્યારે ફીડ પોઇન્ટ પર રેઝીસ્ટન્સ કેટલો છે તો તે કરવા આપણે નીચે આપેલ મોડેલને બનાવીએ છીએ જે જુએ છે કે આપણી પાસે એક એ છે તો આ મૂળ ફોલ્ડેડ ડાઈપોલ છે તો ચાલો હું ફોલ્ડેડ ડાઈપોલ લખીશ મારી પાસે કરંટ છેતે કરંટ પાછો આવી રહ્યો છે કારણ કે તમે જુઓ છો કે તે ટીપીકલ ડાઈપોલ એન્ટેના જેવું ન હોય ત્યાં જરૂરિયાત હોય કે ત્યાં ડાઈપોલની બે એક્સ્ટ્રીમextremesસીમા વચ્ચે કોઈ કંડક્સનconduction વહન કરંટ પાથ હોવો જોઈએ નહીં પરંતુ અહીં એક રસ્તો છે સ્પષ્ટ છે કે આ વસ્તુઓમાં અહીં વણાંક હોય અને ત્યાં રેડીએશન હોય તો ત્યાં એન્ટેના છે પણ ત્યાં ટ્રાન્સમિશન લાઇન પણ છે તો આપણે લખ્યું છે કે આ બે કરંટનો સરવાળો છે એક એન્ટેના કરંટ છે બીજો ટ્રાન્સમિશન લાઇન કરંટ છે તો આ સમાનરૂપે થશે કે આપણી પાસે એન્ટેના છે અને મારી પાસે ટ્રાન્સમિશન લાઇન છે તો હું લવ કે મારી પાસે એન્ટેના છે તો તમે જુઓ કે મેં આ બ્રેક નાખ્યું છે મારી પાસે કુલ વોલ્ટેજ V છે અહીં તમે જુઓ છો કે મેં તેને અહીં V2 અને V2 એમ બ્રેક કર્યું છે પરંતુ અહીં આ બે તમે જુઓ છો કુલ V કે જે ડ્રાઇવિંગ કરી રહયો છેઆ પ્લસplusધન છે આ માઈનસminusઋણ છે તો કેન્દ્રમાં કુલ ડાઇવિંગ વોલ્ટેજ જો ત્યાં ઇકવીપોટેન્શિઅલ V હોય છે તો તે અહીં છે આ ઓપોઝીટoppositeવિરુદ્ધ છે તો જો હું કનેક્ટ કરું અથવા તમે કહી શકો કે ખરેખર આ એન્ડમાં છે ત્યાં કોઈ વોલ્ટેજ સ્રોત નથી તો આ એન્ડ અને આ એન્ડ તમે આ બે પ્લસ V અને આ પ્લસ તેને શૂન્ય બનાવે છે તો આ ઇક્વીવેલેન્ટ equivalent સમકક્ષ રચનાઓ છે હવે વહેતો કરંટ હું કહું કે આ મારો I1 છે અને આ મારો I2 છે તો જો મારી પાસે આ સ્રોત છે આ અને આ I1 પણ હશે તેવી જ રીતે આ પણ I1 છે આ પણ I1 છે આ I2 છે અને આ I2 ને કારણે તો તમે હવે ઓળખી શકો છો કે આ એન્ટેના મોડ છે તો આ એન્ટેના મોડ છે કારણ કે મારી પાસે બે ધ્રુવોમાં વિભિન્ન કરન્સીcurrency ચલણ છે અને આ મારો ટ્રાન્સમિશન મોડ ટ્રાન્સમિશન લાઇન મોડ છે તો આપણે તેને ટ્રાન્સમિશન લાઇન મોડ કહીએ છીએ તો આ બે સ્ટ્રક્ચરstructureબંધારણ સમાન છે તો હું એમ કહી શકું છું કે કુલ રેઝીસ્ટન્સ જે હું અહીં જોઇશ તે આનો સરવાળો હશે હવે હું આ કેમ કહી રહ્યો છું કારણ કે આ બે સ્ટ્રક્ચર મને બે જુદા જુદા રેઝીસ્ટન્સ આપશે કારણ કે આ એક ડીસ્ટ્રીબ્યુટેડdistributed વિતરિત લાઇન છે અને અહીં તમે જુઓ છો કે હું c અને d કહી શકું છું સ્ટ્રક્ચર સિમેટ્રીને લીધે હું કહી શકું કે સી અને ડી એક જ પોટેન્શીઅલ પર g અને h પણ એક જ પોટેન્શીઅલ છે તો આને બદલે હું એન્ટેના મોડ કહી શકું છું હવે હું એન્ટેના મોડ લઈ રહ્યો છું આ મોડેલ તો આ મોડેલમાં હું સરળતાથી આ બેને કનેક્ટ કરી શકું છું તેનો અર્થ એ કે સ્ટ્રક્ચર આ બની જાય છે હું અહીં પણ સમાન રીતે કનેક્ટ કરું છું અને V તો આ ખરેખર V2 V2 છે તો આ V છે આ અહીં જોડાયેલ છે તો આ મારું પ્લસ છે આ માઈનસ છે અને આ પાતળું હોવાથી આ પાતળું છે હું કહી શકું છું કે આ એક ધ્રુવ છે આ એન્ટેના ડાઈપોલ ની બીજી ધ્રુવ છે અને અહીં કરંટ શું છે તે I1 વહી રહ્યો હોય અહીં પણ તે I1 વહી રહ્યો છે તો કુલ કરંટ શું છે હવે હું ડ્રો કરી શકું છું કે તેમાં એક એન્ટેના છે જે કુલ કરંટ 2 I1 છે V નો વોલ્ટેજ સ્ત્રોત આ લંપlumpગઠ્ઠો પણ વહેંચાયેલ છે તો તે ફરીથી 2 I1 છે આ અહીં જઈ રહ્યું છે આ અહીં જઇ રહ્યું છે તો 2 I1 શું છે તે V ની બરાબર છે જો હું અહીં જોઉં છું જો રેઝીસ્ટન્સ Y1 છે તો Y1 ઇનપુટ એડ્મીટન્સadmittanceપ્રવેશ છે દરેક છેડે એક સાથે જોડાયેલા બે પેરેલલ કન્ડકટર્સનો એક ડાઈપોલ એન્ટેના મોડ દેખાય Y1 એ એડ્મીટન્સ છે હવે આવો આ મારું એન્ટેના મોડ સ્ટ્રક્ચર છે આપણે તેને રાખીશું પછી મારા ટ્રાન્સમિશન લાઇન સ્ટ્રક્ચર ટ્રાન્સમિશન લાઇન મોડેલ પર આવો તો મારી પાસે આ શું છે આ આ આ આ V2 તો આ શું છે કે કુલ લંબાઈ l છે તો I2 શું હશેતે દરેકમાં કેટલા વોલ્ટેજ દેખાય છે તમે આ લાઈન જોશો તો આ V2 છે અને તે Y2 હશે શું હું આ લખી શકું હવે ટ્રાન્સમિશન લાઇન માટે આ Y2 શું છે તો હું I2V2I2 બરાબર V2 ગુણ્યા 1Z2 લખી શકું છું જ્યાં Z2 આ બિંદુથી ઇનપુટ રેઝીસ્ટન્સ છે હવે Z2 શું છે શું હું લખી શકું છું કે જો Z0 આ ટ્રાન્સમિશન લાઇનનો ટીપીકલ રેઝીસ્ટન્સ છે તો પછી Z0Z1jZ0tan k0l Zl પ્લસ j Z0 ટેન K0 l છે ખરેખર હું કન્ફયુઝન કરું કારણ કે મેં l લીધું છે ચાલો હું કહી દઉં કે ખરેખર અહીં લંબાઈ l2 છે l આ છે એક ટૂંકી લાઈન દેકાય છે તો હું મૂકી શકું છું K0l22Z0jZ1tan K0 l2K0 l2 ભાગ્યા 2 Z0 વત્તા J Z1 ટેન K0 l2 તો અહીં આ અહીં શોર્ટ કરી શકાય છે તો Z l 0 છેઆપણે મૂકીશું કે તેનું મૂલ્ય શું થશે jz0tan k0 l2 j Zo ટેન K0 l2તો જો હું આ કિંમત અહીં મુકીશ તો હું I2 મેળવી શકું બરાબર jy0cot k0 l2 માઈનસ J Y0 2 કોટ k0 l2 બરાબર તો શું હશે I2V jy0cot k0 l2માઈનસ j Y0 2 કોટ k0 l2 તો ફોલ્ડેડ ડાઈપોલનો ઇનપુટ રેઝીસ્ટન્સ શું છે તે આનો સરવાળો હશે કે આપણે ફક્ત આ બે પ્રવાહોના સુપરપોઝિશન તરીકે જોયો છે તો હું કહી શકું છું કે ફોલ્ડેડ ડાઈપોલમાં YI1I2VY એ I1 વત્તા I2 ભાગ્યા I2V બરાબર છે અને તે આ I1 V ના Y1 I1 2 I1 જેટલું છે આ તે જ પોટેન્શિઅલ છે આ V2 હશે કારણ કે તમે જુઓ આપણે અહીં એડ કર્યું છે તે જ પોટેન્શિઅલ માટે પોટેન્શિઅલ સમાન છે તો આ ખરેખર V 2 છે તે ભૂલ છે તો આ V 2 તો 2 I1 એ V2I1 ની બરાબર છે તો l1V એ Y14 હશે તો YinL1VL2VYin l1 ભાગ્યા V વત્તા I2 ભાગ્યા Vની બરાબર છે તો I1V થી આપણે Y14 મેળવીશું અને I2V દ્વારા jy0cot k0 l2 તો હવે જ્યારે l બરાબર લેમ્બડા નોટ ભાગ્યા 2 હાફ વે ડાઈપોલની બરાબર છે આ આખી ટર્મ termઅવધિ વેનીશvanishઅદૃશ્ય થઈ જાય છે તો Yin લેમ્બડા 2 ડાઈપોલ બને છે આ Y1 4 છે તો Zin રેઝીસ્ટન્સ શું છે Zin એ 4 ગુણ્યા Z1 ની બરાબર છે આનો અર્થ એ કે તે સમયે તે ડાઈપોલ છે ડાઈપોલમાં 73 Ω નો રેઝીસ્ટન્સ છે તેમાં પણ રેઝનન્ટ ડાઈપોલનો પણ રિએક્ટિવ ભાગ 42 5Ω છે તો બંને 4 થી ગુણાશે તો 73 થી 4 માં તે 292 છે તો તે 300 Ω ટ્રાન્સમિશન લાઇન સાથે મેચ થઈ શકે છે તો હવેતમે તેને રેઝોનેન્ટresonantપડઘો ન કરી શકો કારણ કે આપણે જોયું છે કે ખરેખર l એ લેમ્બડા2 ની બરાબર ત્યાં 42 5 Ω રેઝીસ્ટન્સ છે તો તમામ રીતે તે ચોક્કસ બનાવવું સારું નથી તો જો આપણે નજીકમાં હોઈએ ધારો કે આપણે છીએ તો પ્રથમ વસ્તુ એ છે કે આપણે 292 5 Ω નું Zant બનાવી શકીએ છીએ જે ત્યાં 73 ગુણ્યા 4 છે હવે જો આપણે રેઝોનન્સ બંધ કરીશું તેનો અર્થ એ કે આપણે સામાન્ય રીતે કરીએ છીએ કે l ની જગ્યાએ 0 5 લેમ્બડા નોટ 0 48 લેમ્બડા નોટ જેથી તે સંપૂર્ણ રેઝોનન્સ થાય હવે જેમ કે ઓફ રેઝોનન્સ પર આ Y1 G1 વત્તા j B1 હશે હવે k0 l 2 એ પાઈ 2 થી ઓછું છે આ B1 પોઝીટીવ છે કારણ કે આ Z B1 વસ્તુ છે તો તે એક કેપેસિટીવ છે એનો અર્થ એ કે નાનામાં આપણી પાસે કેપેસિટીવ રીતની વસ્તુ છે પરંતુ આ ખરેખર Y1 છે તેનો અર્થ એ કે એન્ટેનાની વસ્તુમાં કેપેસિટીવ વસ્તુ છે પરંતુ ટ્રાન્સમિશન લાઇન તમને j આપે છે તમે Y ટીપીકલતા રેઝીસ્ટન્સ Y0 કહી શકો છો કે Y2 ને 2 કોટ K0 l 2 લીધેલ આ નેગેટીવ છે તેનો અર્થ એ કે આ સ્થિતિ માટે ઇન્ડક્ટીવinductive પ્રેરક તો આ બંને એકબીજાને કોમ્પન્સેટcompensateવળતર આપે છે એટલે કે જે પણ એન્ટેના કેપેસિટીવ પાથ કે જે પ્ઇન્ડક્ટીવ વસ્તુ દ્વારા રદ કરવામાં આવે છે તે જ એક સુંદર વસ્તુ છે તમે કહી શકો છો કે બીજી બાજુ તેનો અર્થ એ કે જો તમે તેને તો વધુ ઉંચો બનાવો l એ લેમ્બડા નોટ 2કરતા વધુ હોય તો તમે જોશો કે B1 નેગેટિવ છે તેનો અર્થ એ કે તે ઇન્ડક્ટીવ છે અને કોટ k0 l by 2 નેગેટીવ છે તો jY22cot K0l2 માઈનસ j Y2 2 કોટ K0 l 2 પોઝીટીવ છે તોતે ફરીથી તેમની સાથે કોમ્પન્સેટ કરે છે તો આ સાથે ડિઝાઇન ઇજનેરોની ભૂમિકા છે કે આ માટેનું ચોક્કસ મૂલ્ય શું હશે તેની યોગ્ય પસંદગી સાથે તમારી પાસે બેન્ડવિડ્થ હોઈ શકે છે તમને એક રેઝોનન્સ ડાઈપોલ ઉપર નોંધપાત્ર વધારો કરી શકો છો તેનો અર્થ એ કે જો તમે ફોલ્ડ ડાઈપોલ યોગ્ય રીતે કરો છો તો તમને તે વધુ સારો નકશો આપે છે તો જ તમે ટીવી ટ્રાન્સમિશન માટે કરી શકો છો તો વિવિધ નજીકના સ્ટેશનો સાથે મેળ ખાતી ઈમ્પીડંસ પણ મેળવી શકાય છે હવે ખરેખર આ વસ્તુ આ તે સૂત્રમાં કંડક્ટર વ્યાસનો ગુણોત્તર હોવાને કારણે કે આ સૂત્રમાં ટ્રાન્સમિશન લાઇન્સનો આ ટીપીકલ રેઝીસ્ટન્સ શું છે તો જ્યાં આપણે Z0 નો ઉપયોગ કરી રહ્યા છીએ તો સૂત્ર કે જેનો ઉપયોગ થાય છે તે જુઓ cosh S2 a ઇટા ભાગ્યા પાય કોસ હાયપરબોલિક S 2 ગુણ્યા a તો તે ખરેખર એ ln S2S22 a2aપાઈ ln S 2 વત્તા રુટ S2 આખાનો સ્ક્વેર માઈનસ a વર્ગ ભાગ્યા a છે તો એસ શું છે જો આપણે મૂળભૂત ડિઝાઇન વસ્તુઓ પર આવીએ S એ લૂપ્સની પહોળાઈ છે અને a વાયરની ત્રિજ્યા છે તો તે બદલીને તમે કેરેક્ટરીક્સ્ટીક રેઝીસ્ટન્સના વિવિધ મૂલ્યો મેળવી શકો છો અને સામાન્ય રીતે તેમની પાસે એક અંદાજ પણ છે કે S 2 એ "a" કરતા ઘણો વધારે છે કારણ કે S 2 નો અર્થ જ્યારે એન્ટેના જોવે છે S 2 છે તે તમે ત્રિજ્યા કહો તો તે ત્રિજ્યા એ વાયરની ત્રિજ્યા કરતા ઘણો વધારે હોવો જોઈએ જે એન્ટેના બનાવવા માટે વપરાય છે તો તેમના માટે આ Z0 ln S0 733 Sa Z0 ઇટા ભાગ્યા પાય આ અપ્રોક્ષીમેશન ને લીધે લકી શકો છો કે ln S ભાગ્યા 0 733 ઇટા લોગ 10 Sa તરીકે લખી શકાય છે તો તમે સરળતાથી શોધી શકો છો જરૂરી રેઝીસ્ટન્સ શું છે તો Sa‟રેશિયો શું છે તો યોગ્ય વસ્તુઓ હોવી જરૂરી છે અમારા દિવસોમાં આપણને યાદ છે કે માની લો કે બાંગ્લાદેશ પાસે એન્ટેના ઉપલબ્ધ નથી કલકત્તામાં ટ્રાન્સમિશન એ છે કે કલકત્તામાં તે બધાં બે ત્રણ સ્ટેશનો હિલ સ્ટેશન જે તે સમયે ઉપલબ્ધ છે એક ડિઝાઇન આપણે તે તરફ જોઈએ છીએ પરંતુ કેટલાક મિકેનિક્સ તેઓ જાણતા હતા કે બાંગ્લાદેશ પાસે પણ હોઈ શકે છે ખરેખર તે સમયે બાંગ્લાદેશમાં ખૂબ ઊંચા પાવરનું ટ્રાન્સમીટર હતું તો બાંગ્લાદેશ પ્રાપ્ત કરી શકે છે ઓડિઓ પ્રાપ્ત થયો છે પરંતુ વિડિઓ પ્રાપ્ત થયો નથી જો તમે પરચેઝ ન કરો તે એન્ટેના ખૂબ મોંઘું હતું તો તેઓ શું કરતા હતા તે વધુ વ્યાપક ડિઝાઇન છે ખરેખર બાંગ્લાદેશ બહાર હતું પરંતુ જો તમે આ પસંદગી યોગ્ય રીતે કરો છો તેનો અર્થ એ કે તેઓ પાસે અન્ય કોઈ Sa‟ રેશિયો હોવો જોઈએ તે દ્વારા તેઓ વસ્તુઓ પૂરી કરી શકે છે જેથી તે વધુ વ્યાપક બેન્ડ ડિઝાઇન બની જાય અને તમે બાંગ્લાદેશની વસ્તુઓ ત્યાં હોય તેના માટે તેઓ તે દિવસોમાં 1000 ચાર્જ લેતા હતા તેના માટે 2000 રૂપિયા વધારાના તેઓ કયારેય કદ શું છે તે કહેતા નહીં આ જે મિલકત છે તે આ S"a" છે તો આ વસ્તુ અને બીજી વસ્તુ ખરેખર તમે આ કરી શકો છો ધારો કે આને બદલે તમે બીજું મૂક્યું તો અહીં જો તમે તે જ રીતે વિશ્લેષણ કરો જેમકે Ra માટે હતું એન્ટેના આ સંયુક્ત એન્ટેના છે જે 9 વખત Rdipole થશે એરેમાં આપણે પાછળ થી જોશું જ્યારે તમે એન્ટેના જોશો એન્ટેના એલિમેન્ટ વચ્ચેની મ્યુચ્યુઅલmutualપરસ્પર કપ્લિંગ તેઓ ઇનપુટ રેઝીસ્ટન્સ ઘટાડે છે પરંતુ તે સમય માટે ફોલ્ડ ડાઈપોલ ઉંચી રેઝીસ્ટન્સ માટે મદદરૂપ છે તો ખરેખર જોશે કે જો તમારી પાસે એરે એન્ટેનાછેતેનો અર્થ શું તો તે એરે એન્ટેના નથી કૃપા કરીને યાદ રાખો કારણ કે હું અહીં ફક્ત એક જ ડ્રાઇવિંગ કરું છું પરંતુ જો હું બે વાહન ચલાવતો હોઉં તો પછી જો તમે સેલ્ફ રેઝીસ્ટન્સ બે સેલ્ફ રેઝીસ્ટન્સ જોડશો પરંતુ મ્યુચ્યુઅલરેઝીસ્ટન્સ બાકી રહેશે તો તે રેઝીસ્ટન્સને આગળ વધારવા માટે તમારે આ જેવી કેટલીક બિન સંચાલિત રેઝીસ્ટન્સ વસ્તુઓની જરૂર છે ખરેખર આ પણ નોન ડ્રાઇવડ વસ્તુ છે તો Yagi Uda એરે પર ક્યારે ચર્ચા કરશું ખ્યાલ આ છે ડાઈરેક્ટરdirectorદિગ્દર્શકો વગેરે ખરેખર તેઓ ઈમ્પેડન્સ મેચિંગ માટે પણ તેઓ નિષ્ક્રિય લોકો છે તો નિષ્ક્રિય લોકો એન્ટેનાની રેઝીસ્ટન્સને વધારે છે પરંતુ તમારી પાસે યોગ્ય ડાઇમેન્શન dimensionપરિમાણ વગેરે હશે તો તમે એમ પણ કહી શકો છો કે આ ફોલ્ડેડ ડાઈપોલની આ ઇક્વીવેલેન્ટ સર્કિટ કંઈક આવી છે હું ફરીથી લખું ચાલો તે લવ કે તે સમયે આપણે જે ગણતરી કરી હતી તે રેઝીસ્ટન્સ વિશે શું આપણે કહી શકીએ કે V I1 એ એન્ટેના મોડનો તે આકૃતિઓનો ઉલ્લેખ કરે છે આપણી પાસે 4 Za છે આ એન્ટેના મોડ છે અને V I2 એ 2 ZT આ ટ્રાન્સમિશન મોડ છે તો Zin અલગ તરે છે તે આપણે શોધી કાઢ્યું છે I1 વત્તા I2 અને તે 4 Z0 Zt Zt વત્તા 2 Za જો તમે આ કરો છો તો તે બહાર આવશે હવે આને 4 Zt એ2 Zt ને સમાંતર તરીકે જોઇ શકાય છે તો ફોલ્ડ ડાઈપોલની સમકક્ષ સર્કિટ શું હશે હું કહી શકું છું કે મારી પાસે પહેલા 2 Zt તો આ 2 Zt છે પછી ખરેખર મારી પાસે ટ્રાન્સફોર્મર છે અને આ બાજુ મારી પાસે Zaછે હવે આ ગુણોત્તર 2 1 છે તમે જુઓ આ Za તે અહીં આ બાજુ સમાંતર આવશે આ હશે આ 2 1 એટલે આ 2Za 2Zt સમાંતર હશે તો આ એન્ટેના મોડ રેઝીસ્ટન્સ છે જે ચાર ગણો વધારવામાં આવે છે આ ટ્રાન્સફોર્મર રેઝીસ્ટન્સ યોગ્ય ચાર્જ દ્વારા બે વાર ટ્રાન્સમિશન લાઇન મોડ રેઝીસ્ટન્સ સાથે શન્ટમાં દેખાય છે આપણે પહેલાથી જોયેલા ટ્રાન્સમિશન લાઇન મોડ રેઝીસ્ટન્સને દૂર કરી શકીએ છીએ હવે છેલ્લે મહેરબાની કરીને n એલિમેન્ટ કેસની નોંધ લો તે તે બની જાય છે તો વોલ્ટેજ પાર હાથ ધરવામાં આવ્યું છે આપણે VN લખી શકીએ છીએ N બરાબર N Iln Zin તેનો અર્થ ખરેખર આ છે જો આપણી પાસે ઘણા બધા ડ્રાઇવરો છે તો પછી આ I1 Z11 I2 Z12 I3 Z13 હશે હવે જો એલિમેન્ટ ખૂબ નજીકથી અંતરે હોય તો આપણે કહી શકીએ કે બધા જ હશે બરાબર સમાન અને Z1 માં તે Z11 ની બરાબર હશે આ નજીકના અંતરે રહેલા એલિમેન્ટ બધા n માટે સાચું છે તો Vn શું હશે Vn આશરે I1 N Z11 હશે આ સૂચવે છે તમારું Zin છે Vl1 બરાબર N2 Z11 છે ખરેખર આ તે આઈડિયા છે કે તે N સ્ક્વેર ફેક્ટર બને છે અહીં જેમ તે ફક્ત 2 છે તો તે 4 વખત Za થશે જો તમારી પાસે 3 છે તો તમારી પાસે 3 વખત છે વગેરે કારણ કે ખરેખર એન્ટેના મોડમાં આ થઈ રહ્યું છે તો આ સાથે એક દિવસમાં ડાઈપોલ માટે આ ખૂબ જ સારું એન્ટેના છે જ્યારે ટીવી ટ્રાન્સમિશન સીધું હોમ એન્ટેના રિસેપ્શનમાં હતું આ બધા ફોલ્ડ ડાઈપોલ ખૂબ જ લોકપ્રિય હતા આજકાલ કારણ કે આખી વસ્તુઓ કેબલ ઓપરેટરો પર કરવામાં આવે છે અને વ્યક્તિગત વસ્તુઓ ત્યાં નથી અથવા તમે ડીશ એન્ટેનાનો ઉપયોગ કરો છો વાયર એન્ટેનાને બદલે ફોલ્ડ ડાઈપોલ આજકાલ જોવા મળતા નથી પરંતુ કોન્સેપ્ટ મુજબના આ વાયર એન્ટેનાની ખૂબ જ લોકપ્રિય સફળ રચના છે તો વાયર એન્ટેનામાંથી આપણે કેટલાક જોયા છે આગળ આપણે કેટલીક અન્ય ખૂબ વ્યવહારુ એન્ટેના જોશું દેખીતી રીતે તેમાંના કેટલાક એરે એન્ટેના હશે જે ખૂબ ઉપયોગી છે અને તે પછી આપણે અન્ય વર્ગમાં કેટલીક અન્ય વસ્તુઓ જોશું